અમે A એલ્ગોરિધમ શરૂ કરીએ છીએ અને જો તમને યાદ હોય તો તે એવા ફંકશનનો ઉપયોગ કરે છે જેમાં f g h જ્યાં g એ શરૂઆતના નોડ થી નોડ n સુધીનો જાણીતો ખર્ચ છે અને h એ નોડ n થી ગોલ નોડ સુધીની અંદાજિત કિંમત છે તેથી તે આ બંને ફંકશનના સંયોજનનો ઉપયોગ કરે છે અને મોટે ભાગે ઓપન લિસ્ટ દર વખતે સૌથી નીચું f નોડ પસંદ કરે છે તેથી જો તમને યાદ હોય તો તે ફંકશન હતું જે અમને બ્રાન્ચ એન્ડ બાઉન્ડ માંથી મળ્યું હતું જે શરૂઆતથી જ ગોલ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે અને h ફંકશન જે અમને બેસ્ટ ફર્સ્ટ સર્ચ માંથી મળ્યું છે તે તેને ગોલ નોડ પર લઈ જવા માટે ખેંચે છે આમ આ બંને ફંકશનના સંયોજનનો વિચાર એ છે કે અલ્ગોરિધમ્સ શરૂઆતથી લક્ષ્ય સુધીના શ્રેષ્ઠ માર્ગો શોધી કાઢશે અને આજે આપણે ઔપચારિકતાઓ જોઈશું કે તે કેવી રીતે થયું પણ તે પહેલાં ફક્ત એક ઝડપી પુનરાવર્તન કરી લઈએ જ્યારે પણ તે નવો નોડ જનરેટ કરે છે ત્યારે તેને વિવિધ પ્રકારના ચાઈલ્ડ મળે છે ત્રણ પ્રકાર ના ચાઈલ્ડ તેથી અમે કહ્યું છે તેમ જ્યારે આપણે moveGen કહીએ છીએ ત્યારે તે ઓપન લિસ્ટ માં નવો નોડ આપે છે અને જે પહેલેથી જ બંધ છે તેથી જ્યારે તમે નવા નોડ તરફ વિસ્તૃત કરો છો ત્યારે તમે જનરેટ કરો છો જેનો અર્થ એ છે કે તમે આ નોડ n સાથે moveGen ફંક્શનને કોલ કરો છો તે ત્રણ પ્રકારના નોડ્સ જનરેટકરી શકે છે કાં તો તે સંપૂર્ણપણે નવા છે કાંતો ઓપન અથવા પહેલેથી જ બંધ છે તેથી તમે સંપૂર્ણપણે જાણો કે નવા નોડ્સ આવા છે અને આપણે તે આવશ્યકરીતે આ નોડ્સ માટે g મૂલ્યોની ગણતરી કરીએ છીએ જે આ નોડનું g મૂલ્ય છે અને આ આર્ક ની કિંમત છે અને તેને ઓપનમાં મૂકો અને અમે આ નોડ્સથી આ નોડ n સુધી પેરેન્ટ પોઇન્ટરબનાવીએ છીએ તેથી આપણે આ કરીએ છીએ જે નોડ્સ ઓપન અને કલોઝ હોય છે તેના માટે આપણે એમના g માં સુધારો કરવાની જરૂર છે જ્યાં m ચાઈલ્ડ છે કારણ કે અમને કદાચ નોડનો સસ્તો માર્ગ મળ્યો હશે ઉદાહરણ તરીકે જો તે નોડ ઓપનમાં હોય તો તે બંને નોડ ઓપનમાં હોય તે પણ શક્ય છે તેથી તે ઓપન માં છે તેનો અર્થ એ છે કે તેમની પાસે પહેલેથી જ પેરેન્ટ હતા અથવા ચાઈલ્ડ હતું તો આ યાદ રાખો કદાચ આ ડબલ સાયકલનો ઉપયોગ આપણે કલોઝ નોડ્સ માટે કરીશું તેથી તેના પેરેન્ટ્સ પહેલેથી જ હતા પરંતુ ઓપનમાં અમે આ નોડ માટે એક નવો માર્ગ શોધી કાઢ્યો છે તે પણ શક્ય છે કે આપણે આ પાથ શોધી શક્યા હોત અને તે સસ્તા માર્ગને અપડેટ કરવા માંગીએ છીએ તેથી અમે અમે નોડના g મૂલ્યોમાં સુધારો કરીએ છીએ અને તમને નોડ્સ મળી શકે છે જે કલોઝ લિસ્ટ માં છે તેથી ઉદાહરણ તરીકે આ બે નોડ્સ જે કિસ્સામાં તમારે તે બે નોડ્સના જી મૂલ્યોને અપડેટ કરવા પડશે જે બંધ છે ઉદાહરણ તરીકે જો તેની g વેલ્યુ 50 અને એજ હોય તો આપણે કહીએ છીએ તેની વેલ્યુ 10 હોઈ શકે છે અને કોઈ કારણસર તેની g વેલ્યુ 70 છે તો કેટલાક કારણોસર આપણે તે નોડ માટે તે g મૂલ્ય અપડેટ કરવાની જરૂર છે કારણ કે હવે આપણી પાસે 5010 60 ખર્ચ છે તેથી હવે અમે તેને 60 બનાવવા માંગીએ છીએ અને આપણે 10 રકમ મેળવી છે જે આને આપવી જરૂરી છે તો તે 10 બનવું જોઈએ જે પણ મૂલ્ય છે તે માઇનસ ૧૦ હોવું જોઈએ તે 10 બની જાય છે તેના ગમે તેટલા ચાઈલ્ડ હોય અને તેથી તમારે તેને રજૂ કરવાની જરૂર છે તો આપણેઓપન એન્ડ ક્લોઝ લિસ્ટઆ અપડેશનની શું જરૂર છે આપણે શા માટે વિચાર કરીએ છીએ શ્રેષ્ઠ ઉકેલો અથવા સૌથી ટૂંકા માર્ગો શોધવામાં આ g મૂલ્યોને અપડેટ કરવા માટે તો ચાલો તેને જોવા માટે એક ઉદાહરણ લઈએ જાણે કે તે નદી છે અને તમે આ જગ્યાએ છો જે શરૂઆતનો નોડ છે અને તમારો ગોલ નદીની પેલે પાર ક્યાંક છે આપણે જયારે બેસ્ટ ફર્સ્ટ સર્ચ જોયું હતું ત્યારે આ ઉદાહરણ જોઈ ચૂક્યા છો તેથી તમે કેટલાક ચાઈલ્ડ જનરેટ કરી શકો છો અને તમે એક માર્ગ અપનાવી શકો છો કારણ કે હુર્રિસ્ટિક ફંકશન તેને આ દિશામાં લઈ જાય છે અને તે સમયે તમે જોશો કે રસ્તામાં એક નદી છે અને અમે માની લઈએ છીએ કે પુલ જે જો અહીં કે ત્યાં બીજો કોઈ પુલ હોય તો તે શોધ માર્ગ તરફ દોરી જશે તે અહીંથી જઈ શકે છે અને પછી તે અહીંથી અહીં જઈ શકે છે બેસ્ટ ફર્સ્ટ સર્ચ કે જેણે એક જ કામ કર્યું છે પરંતુ તેને એક માર્ગની જેમ યાદ રાખવું જોઈએ જે તમને ગોલ નોડ સુધી લઈ જાય છે અને તેથી અમે કહ્યું કે બેસ્ટ ફર્સ્ટ સર્ચ શ્રેષ્ઠ માર્ગ ની બાંયધરી આપતી નથી જ્યાં સુધી તમને આ નોડ માટે માર્ગ મળ્યો છે આ નોડ માટે આ નવા પેરેન્ટ્સ છે શક્ય છે કે જેમ જેમ શોધ આગળ વધે છે તેમ તેમ તમે અહીં નોડ જનરેટ કરી શકો છો અને તમે જોશો કે આ નોડના ટૂંકા માર્ગો અહીં થી આવે છે તો તે પ્રકારની પરિસ્થિતિ આપણને મળશે તમે જે પસંદ કરવા માંગો છો તે અહીં છે કે તમે જે કહેવા માંગો છો તેમાં સુધારો કરી શકો છો તે પેરેન્ટ્સ નથી પરંતુ તે પેરેન્ટ્સ છે કારણ કે તે એક ટૂંકો માર્ગ છે છે તમને આ પ્રકારનો માર્ગ મળ્યો હશે તેથી તમે જે માર્ગ જોવા માંગો છો તે કંઈક આવો હોઈ શકે છે આ રીતે જાઓ આ દિશામાં શોધો કારણ કે હયુરિસ્ટિક ફંકશન કહી રહ્યું છે કે ગોલ અહીં છે અને ગોલ તરફ જાઓ અને પછી આપણે તે માર્ગથી દૂર રહીશું જ્યારે પણ તમે આવું કરો છો ત્યારે A શું કરે છે ત્યારે તે પેરેન્ટ્સ ને કોઈ પણ નોડ પર ટૂંકા માર્ગો ફરીથી ફાળવે છે તેથી જ અમે કહીએ છીએ કે જ્યારે પણ આપણે આ n નોડના આ બે નોડ ને ઓપન અથવા બે ચાઈલ્ડ નોડ્સ ને કલોઝ માં વિસ્તૃત કરીએ છીએ અને જો તમને તમારો ટૂંકો માર્ગ મળે તો આપણે અપડેટ કરવું જોઈએ અને તેથી જ તે ટૂંકા માર્ગો શોધવાનું બંધ કરે છે તેથી આજે આપણે સાબિત કરવું જોઈએ કે A એડમિસિબલ છે અને આ રીતે આપણે જણાવવા માંગીએ છીએ કે તે શ્રેષ્ઠ ઉકેલ અથવા નાનામાં નાનો માર્ગ ની ગેરંટી આપે છે જો તમે ગ્રાફમાં આ માર્ગ વિશે વિચારી રહ્યા છો તો આ ગ્રાફ બીજી સમસ્યા માટે એક તર્ક હશે જ્યાં ખર્ચ કંઈક બીજું હોઈ શકે છે પરંતુ સામાન્ય રીતે દરેક એજ માટે આ ખર્ચ તેની સાથે સંકળાયેલો હોય છે તો એલ્ગોરિધમ કઈ સ્થિતિમાં અસ્તિત્વ ધરાવે છે હવે તેના વિશે એક અલ્ગોરિધમની જેમ જ વિચારો અને આ અલ્ગોરિધમ જે કહે છે તે ઓપન લિસ્ટ માંથી સૌથી નીચી f વેલ્યુ હોય તેવો નોડ પસંદ કરો અને તેને વિસ્તૃત કરો આપણે એ જ કરી રહ્યા છીએ અને આ ત્રણ નોડ્સને ન્યૂ ઓપન અને કલોઝ ની જેમ ગણીએ છીએ ફક્ત નવા નોડ્સ માટે ગ્રાફ સેટ કરો ઓપન અને કલોઝ નોડ્સ માટે તપાસો તમારી પાસે સૌથી સસ્તો માર્ગ છે કે નહીં પરંતુ સસ્તા માર્ગનો પ્રચાર પણ કરો જેમ કે તે ઉદાહરણ માટે તે કલોઝ નોડના ચાઈલ્ડ છે કારણ કે નોડ કલોઝ છે તેથી તેમાં કેટલાક ચાઈલ્ડ હશે તેથી કઈ પરિસ્થિતિઓમાં A સ્ટાર શ્રેષ્ઠ માર્ગની ખાતરી આપશે અગાઉ અમે એક શરત કહી દીધી છે તેથી હવે હું ઓપ્ટીમાલીટી માટે આ શરતો લખું છું પ્રથમ શરત ફાઇનાઇટ બ્રાંચિંગ ફેક્ટર એટલે કે દરેક નોડ ને મર્યાદિત સંખ્યામાં ચાઈલ્ડ હશે હવે દેખીતી રીતે જ તમે કલ્પના કરી શકો છો જ્યાં ઇન્ફાઇનાઇટ ચાઈલ્ડ હોઈ શકે છે ત્યાં સતત કેટલીક સમસ્યાઓ થાય છે હવે જો ઇન્ફાઇનાઇટ ચાઈલ્ડ નોડ હોય તો આપણે આ અલ્ગોરિધમનો ઉપયોગ કરી શકતા નથી અમે માનીશું કે દરેક નોડમાં ફાઇનાઇટ નંબરના ચાઈલ્ડ હોય છે તો એક સ્થિતિ મુજબ બ્રાન્ચ ફેક્ટર ફાઇનાઇટ છે અમે ઇન્ફાઇનાઇટ ગ્રાફને મંજૂરી આપીશું જેનો અર્થ છે ગ્રાફમાં બતાવવા માટે અમે નોડ્સની ઇન્ફાઇનાઇટ સંખ્યાને મંજૂરી આપીશું પરંતુ બ્રાન્ચિન્ગ ફેક્ટર ઇન્ફાઇનાઇટ ન હોઈ શકે જેનો અર્થ એ છે કે તમે હંમેશાં નોડથી દૂર જઈ શકો છો જો બ્રાન્ચિન્ગ ફેક્ટર ઇન્ફાઇનાઇટ હોય તો તમે જાણતા છો કે તે નોડ ના ચાઈલ્ડ ને જનરેટ કરવા માટે તમારો બધો સમય કાઢો તો તે ખરેખર કામ કરશે નહીં ખર્ચ પર એક શરત છે તેથી અમે કોસ્ટ ફંકશન માટે k નો ઉપયોગ કરીશું તેથી kmn એ એજ ની કિંમત માટે છે જે નોડ્સ n થી n સુધી જાય છે ચાલો માની લઈએ કે તે સિસ્ટેમેટિક કોસ્ટ છે કઈ શરત હશે જે કોસ્ટ ફંકશનને વ્યવસ્થિત બનાવશે અને અલ્ગોરિધમ્સ માટે મહત્તમ ઉકેલની બાંયધરી આપશે તો શું હું નેગેટિવ કોસ્ટ ને મંજૂરી આપી શકું માફ કરજો જો અહીં સાયકલ છે જેમાં કેટલીક એજ નેગેટિવ છે તો પછી અલ્ગોરિધમ્સ આ સાયકલનું પુનરાવર્તન કરવાનું ચાલુ રાખશે અને તેની કુલ કિંમત સતત ઘટશે તેમાં શરતો પણ છે અલ્ગોરિધમ્સ ફક્ત પોઝિટિવ ખર્ચ માટે કામ કરે છે કેટલાક એલ્ગોરિધમ્સ નકારાત્મક ખર્ચ સાથે પણ કામ કરે છે પરંતુ અમે તે વસ્તુઓ તરફ જોતા નથી તેથી તે સમયે આપણે માનીશું કે તે શૂન્ય કરતા મોટું હોવું જોઈએ જ્યાં આપણે ઝીરો કોસ્ટને મંજૂરી આપીશું નહીં તેથી તે ફક્ત તે સમય માટે છે જેના પર અમે પછી આવીશું અને ત્રીજી શરત વિશે અમે ઉલ્લેખ કર્યો છે તે એ છે કે આપણે એક ઉદાહરણ જોયું છે જે મુજબ h h જેટલું અથવા તેના કરતા ઓછું હોવું જોઈએ જેનો અર્થ એ છે કે હ્યુરિસ્ટિક ફંકશન અંડરએસ્ટીમેટ ફંકશન હોવું જોઈએ તે હંમેશાં ગોલ ના અંતર ને અંડરએસ્ટીમેટ કરતુ હોવું જોઈએ ગોલ સુધીના અંતરને ક્યારેય ઓવરએસ્ટીમેટ કરવું જોઈએ નહીં અને તેની પાછળનો ઇરાદો એ છે કે જો તમે નોડથી ગોલ સુધીના અંતરનો અંદાજ લગાવો છો તો તમે તે નોડને વધુ ઓપન કરી શકશો નહીં કારણ કે તમે વિચારશો કે તે ગોલથી દૂર છે તો પછી તમે વિચારો કે તે ગોલની નજીક છે જ્યાં તે ખરેખર છે પછી તમે આ નોડનું ઓપન કરશો અને તે A એડમિસિબલ માટેનું એક મુખ્ય પરિબળ છે તો પછી તમને યાદ હશે કે આ 2 હ્યુરિસ્ટિક ફંકશન h1 અને h2 વચ્ચેનું એક ઉદાહરણ જોયું હતું જેમાંથી એક અંતરને અંડરએસ્ટીમેટ કરતુ હતું બીજું અંતરને ઓવરએસ્ટીમેટ કરતુ હતું અને બંનેને ગેરસમજ હતી કે બે માંથી કયું ગોલ ની નજીક છે પરંતુ અંડરએસ્ટીમેટ ફંકશન ને શ્રેષ્ઠ માર્ગ મળી જાય છે અને બીજા ને શ્રેષ્ઠ માર્ગ મળતો નથી આજે આપણે તેને થોડો જોઈએ છીએ તેથી જો ત્રણેય શરતો સાચી હોય તો A એડમિસિબલ છે અને એડમિસિબલનો અર્થ એ છે કે તેને શરૂઆતથી ગોલ સુધી શ્રેષ્ઠ માર્ગ મળે છે અને તે ગોલ ને સમાપ્ત કરે છે તેથી અમે તેને નાના લેમ્માસની શ્રેણીમાંથી સ્ટેટમેન્ટ ની શ્રેણી મારફતે આ કરીશું અને પછી આ એડમિસિબલ પ્રોપર્ટી સાથે તેને સમાપ્ત કરીશું હ્યુરિસ્ટિક ફંકશન ની આ બે પ્રોપર્ટી ની આપણે તુલના કરીશું એ જાણવા માટે કે આપણે કેવી રીતે કહી શકીએ કે એક હ્યુરિસ્ટિક કાર્ય બીજા હ્યુરિસ્ટિક ફંકશન કરતા વધુ સારું છે તેથી અમારી પાસે લેમ્માસની શ્રેણી હશે તેથી L 1 કહે છે કે તે ફાઇનાઇટ ગ્રાફને સમાપ્ત કરે છે એલ્ગોરિધમ ફાઇનાઇટ ગ્રાફ્સ માટે સમાપ્ત થશે આ એક સ્ટેટમેન્ટ આ મૂવમેન્ટ માટે આપીએ છીએ એના માટે શું કારણ છે કે તે હંમેશા ફાઇનાઇટ ગ્રાફને સમાપ્ત કરશે પરંતુ તે આપણે શું શોધી રહ્યા છીએ તેનો જવાબ નથી તમે એલ્ગોરિધમ્સ જુઓ છો એલ્ગોરિધમ્સ શું કરી રહ્યું છે તેના પર ટિપ્પણી કરવી જોઈએ જો ગ્રાફ ફાઇનાઇટ છે તેથી અલ્ગોરિધમ દરેક સાયકલમાં એક નોડ ને ઓપન થી કલોઝ તરફ મોકલે છે તે શરૂઆતની નોડને ઓપન લિસ્ટ માં મૂકીને શરૂ થાય છે અને ખાલી ને બંધ કરે છે અને દરેક સાયકલમાં તે સૌથી ઓછા વોલ્યુમ f સાથે ઓપન માંથી નોડનું નિરીક્ષણ કરે છે અને જો તે ગોલ ન હોય તો તે તેને કલોઝ માં મૂકે છે અને તેના ચાઈલ્ડ ને જનરેટ કરે છે અને ઓપન માં મૂકે છે જે f પર પ્રીયોરીટી ક્યુ માં હોય છે તે સમયે જો ગ્રાફમાં નોડ ની સંખ્યા ફાઇનાઇટ હોય અને ગ્રાફ ફાઇનાઇટ હોય તો તે ફક્ત ફાઇનાઇટ સમય માટે કરો તમે કરી શકો છો તેથી તે આખો ગ્રાફ ને ખાલી કરી નાખશે તેથી હવે આપણી સામે જે સમસ્યા છે તે આ સમસ્યા છે એવું શું છે કે જો તે પુલ ન હોત તો આ શહેર કેવી રીતે મુસાફરી કરી હોત અને તમે જાણો છો કે અહીં એક છે નાનું ગામ કે જે તમે ફક્ત શોધી શકો છો તે પછી A બધા નોડ્સને શોધવાનું બંધ કરશે તે નોડ્સ કરો અને કહેશે કે મારી પાસે શોધવાનું બીજું કશું નથી કારણ કે ઓપન ખાલી છે તો યાદ રાખો કે બહાર નીકળવા માટે ફક્ત બે શરતો છે પ્રથમ જ્યારે ઓપન ખાલી હોય બહાર નીકળવું અને નિષ્ફળતાની જાણ કરવી જયારે બીજી શરત છે કે જો તમે પસંદ કરેલી નોડ ગોલ નોડ છે તો આપણે માર્ગ બનાવીએ છીએ અને તે માર્ગ તરફ વળીએ છીએ તેથી આ કિસ્સામાં જો તે પુલ ન હોય અને ગોલ હતું તો તે ક્યારેય માર્ગ મેળવી શકશે નહીં પરંતુ તે તે બધાને સમાપ્ત કરશે અમે અહીં વાત કરી રહ્યા છીએ ગ્રાફ ફાઇનાઇટ છે તેને સમાપ્ત કરવામાં આવશે પછી બીજા લેમ્મામાં જેમ કે તમે દર વખતે કહો છો સમાપ્તિ પહેલાં n પ્રાઇમ નામનો નોડ છે અને તે નોડ ઓપનમાં છે અને જે શ્રેષ્ઠ માર્ગ પર છે તેથી હું ફક્ત એક શ્રેષ્ઠ માર્ગ કહીશ કારણ કે એક થી વધુ શ્રેષ્ઠ માર્ગો હોઈ શકે છે તો આગળ એલ્ગોરિધમ સમાપ્ત થાય તે પહેલાં અમે જે સ્ટેટમેન્ટ આપવા જઈ રહ્યા છીએ તેમાં હંમેશાં n પ્રાઇમ નામ નો એક નોડ ઓપન લિસ્ટ માં હશે જે શરૂઆતથી ગોલ સુધીના શ્રેષ્ઠ માર્ગ પર છે અને તેના માટેની દલીલ એ છે કે અમે ઓપનમાં S મૂકીશું તો ચાલો આપણે કહીએ કે n 1 n 2 n 3 થી શરૂ કરવા માટે ફકત એક જ શ્રેષ્ઠ માર્ગ છે અમે તેને શ્રેષ્ઠ માર્ગ કહીશું પરંતુ અમે અલ્ગોરિધમ્સની સમાપ્તિ દ્વારા અહીં દાવો કરી શકીએ છીએ હંમેશાં ઓપન લિસ્ટ માં એક જ નોડ રહેશે તે પહેલાં જેનો અર્થ એ છે કે શ્રેષ્ઠ માર્ગ હંમેશાં કોઈક અર્થમાં આ અલ્ગોરિધમની સાઇટ્સમાં રહેશે હવે જ્યારે આપણે એલ્ગોરિધમ્સ શરૂ કરીએ છીએ ત્યારે આપણે ઓપન લિસ્ટ માં મૂકીએ છીએ જો માર્ગ શોધતી વખતે અલ્ગોરિધમ સમાપ્ત થઇ જાય છે તો તે સમાપ્ત થઈ જાય છે અમે તે સ્થિતિ વિશે વાત કરી રહ્યા નથી તેથી સમાપ્તિ પહેલાં અમે આ સ્થિતિ વિશે વાત કરવાનો અર્થ એ છે કે ગોલ સુધી પોંહચવાનો માર્ગ છે અને તેણે હજી સુધી કોઈ રસ્તો શોધી કાઢ્યો નથી અને તમે જે માર્ગ વિશે કહેવા માંગો છો તે અમે બતાવીશું જ્યારે પણ તે માર્ગ શોધશે ત્યારે તેને શ્રેષ્ઠ માર્ગ મળશે તેથી શરૂઆતમાં અમે s ને ઓપનમાં મૂકીએ છીએ તેથી શરૂઆતમાં સ્થિતિ યોગ્ય છે જ્યારે આપણે s ઓપનમાંથી દૂર કરીએ છીએ ત્યારે અમે તેને કલોઝ માં મૂકીએ છીએ અને n1 ને ઓપન માં મૂકવાનું સમાપ્ત કરીએ છીએ જો આપણે ઓપનમાંથી n1 દૂર કરીએ તો તમે તેને કલોઝ માં મૂકો અને પ્રક્રિયા ચાલુ રહે છે જો આપણે g જે આ લાઈન માં છેલ્લે છે ને ઓપન માંથી દૂર કરીએ તો તેનો અર્થ એ છે કે માર્ગ શોધવા માટે અલ્ગોરિધમ સમાપ્ત કરવામાં આવે છે તેથી આ શરત કહે છે કે કોઈપણ સમયે આમાંથી કોઈ પણ 1 નોડ ઓપનમાં હોય છેજે આગળ નિરીક્ષણ કરવા માટે A માટે હાજર હશે વધુમાં આપણે કહી શકીએ કે આ નોડ ની f વેલ્યૂ હંમેશાં ઓપ્ટિમલ કોસ્ટ થી ઓછી અથવા તેના જેટલી હોય છે તેથી s પ્રારંભિક નોડ્સ છે અને યાદ રાખો કે s એ શરૂઆતથી ગોલ નોડ સુધી જવાનો એક ઓપ્ટિમલ કોસ્ટ છે તેથી તે સ્ટેટમેન્ટ એક ભાગ છે કે તે માત્ર નોડ્સ જ અસ્તિત્વમાં નથી પરંતુ તે હંમેશાં એક મૂલ્ય ધરાવે છે જે કાં તો ઓપ્ટિમલ કોસ્ટ જેટલું છે કાંતો તેનાથી ઓછું હશે તેથી તેની પાછળની દલીલ એ છે કે તમે કહી શકો છો કે fngnhn આ તેની વ્યાખ્યા મુજબ f વેલ્યુ શું છે કારણ કે તે એક શ્રેષ્ઠ માર્ગ છે આપણે જાણીએ છીએ કે તે gnhn યાદ રાખો કે આપણે શ્રેષ્ઠ માર્ગો વિશે વાત કરી રહ્યા છીએ આપણે કહીએ છીએ તેમ તે શરત નંબર ૩ મુજબ gnhn કરતા ઓછું હશે હ્યુરિસ્ટિક વૅલ્યુ હંમેશાં ઓપ્ટિમલ કોસ્ટ કરતા ઓછું અથવા તેના સમાન હોય છે જેનો અર્થ થાય છે કે તે fn કરતા ઓછું અથવા તેની બરાબર છે જ્યાં fnએ ઓપ્ટિમલ કોસ્ટ ની કિંમત છે જે n માંથી પસાર થાય છે પરંતુ શ્રેષ્ઠ માર્ગ n માંથી પસાર થાય તે જરૂરી નથી પરંતુ તે આપણે પસંદ કરેલા શ્રેષ્ઠ માર્ગ પર છે તેથી તે f ની બરાબર છે તે એટલા માટે હોવું જોઈએ કારણ કે તે તે જ માર્ગ છે જેની આપણે વાત કરી રહ્યા છીએ તેથી અમે કહીએ છીએ કે તે n માંથી પસાર થાય છે તેથી આપણે કહી શકીએ કે તે s અથવા n1 અથવા n2 અથવા n3 અથવા gમાંથી પસાર થાય છે ખર્ચ એક જ હોય તો કોઈ ફરક પડતો નથી તેથી આ જ સ્થિતિ છે જે આપણે શોધી રહ્યા છીએ અને તે f કરતા ઓછું અથવા તેના જેટલું જ હોય શકે છે જે આપણે લખ્યું છે પછી ત્રીજી વાત જે આપણે કહેવા માંગીએ છીએ કે જો કોઈ રસ્તો હોય તો અલ્ગોરિધમ સમાપ્ત થઈ જાય છે અને ઇન્ફાઇનાઇટ ગ્રાફ માટે પણ તેવું જ હોવું જોઈએ આપણે તે યાદ રાખવું જોઈએ ઇન્ફાઇનાઇટ ગ્રાફ એ જ ગ્રાફ છે જેમાં ઇન્ફાઇનાઇટ સંખ્યામાં નોડ્સ ફેક્ટર છે તેથી આ ત્રીજું સ્ટેટમેન્ટ જે અમે આપી રહ્યા છીએ તે એ છે કે અલ્ગોરિધમ માર્ગ સાથે સમાપ્ત થાય છે જો કોઈ માર્ગ શરૂઆતથી ગોલ સુધી હોય તો એલ્ગોરિધમ હંમેશાં શરૂઆત થી ગોલ સુધીનો માર્ગ સાથે સમાપ્ત કરશે અમે હજી સુધી અહીં શ્રેષ્ઠ માર્ગ વિશે વાત કરી નથી અમે કહી રહ્યા છીએ કે તે માર્ગ શોધી કાઢશે અને અમે કહી રહ્યા છીએ કે ગ્રાફ ઇન્ફાઇનાઇટ ત્યારે થાય છે જ્યારે તમે ઇન્ફાઇનાઇટ સંખ્યામાં નોડ્સ વિશે કહો છો ત્યારે અલ્ગોરિધમ ગોલ તરફ નો માર્ગ શોધી કાઢશે આ માટે દલીલો શું હોવી જોઈએ બીજા શબ્દોમાં કહીએ તો અમે કહી રહ્યા છીએ કે એલ્ગોરિધમ્સ સમાપ્ત કરવામાં આવશે કારણ કે બે ટર્મિનેશન માપદંડમાંથી ગોલ નોડ પસંદ કરવો આપણી પાસે જે છે તે ઓપન માં છે ઇન્ફાઇનાઇટ ગ્રાફ માટે ક્યારેય ઓપન માં તે ખાલી ન હોય શકે તેથી ઇન્ફાઇનાઇટ ગ્રાફ્સ માટે તે ગોલ નોડ્સ પસંદ કરીને જ સમાપ્ત કરી શકે છે તેથી અમે કહી રહ્યા છીએ કે તે ચોક્કસપણે કોઈક તબક્કે ગોલ નોડ ઉપાડશે આ ગ્રાફ ની કલ્પના કરવા માટે આપણે કલ્પના કરવી જોઈએ કે શહેરને શોધીને અથવા આવું જ કંઈક કરીને ઓપનફ્રન્ટિયર કેવી રીતે આગળ વધશે તમને યાદ છે કે તે હંમેશાં ગોલ નોડ માટે આવશ્યકરીતે સૌથી નીચી f વૅલ્યુ સાથે નોડ પસંદ કરે છે f વૅલ્યુ તે નોડના g વૅલ્યુ જેટલું છે કારણ કે h એ 0 છે જે તમે પહેલેથી જ ગોલ પર છો તેથી આપણે દલીલ કરી શકીએ છીએ કે આ નોડ ગોલ નોડ છેજે કોઈ તબક્કે સ્ટાર્ટ લિસ્ટ માં ટોચ પર પહોંચશે અથવા પછી પ્રીયોરીટી ક્યુ જાળવવાના રુટ પર આવશે બીજા શબ્દોમાં કહીએ તો અમે કહી રહ્યા છીએ કે ઓપન ના તમામ નોડ્સ કોઈ એક તબક્કે નોડ g કરતા ઘણો ખર્ચ લેશે તો હું શું કરી રહ્યો છું હું કહી રહ્યો છું કે આપણે કહેવું જોઈએ કે આ મારી શરૂઆત નો નોડ છે અને આ મારો માર્ગ છે ગોલ સુધી પોંહચવાની એની કોઈ કોસ્ટ છે હું જે કહી રહ્યો છું તે એ છે કે અતે આ ગોલ નોડ ને અવગણી શકતું નથી જે તેની પાસે હશે તે નોડ તરફ જોતા તે અહીં સમાપ્ત થશે તે આ દિશામાં અથવા તે દિશામાં નોડ જોવાનો અંત આવી શકે છે પરંતુ તે કોઈ પણ દિશામાં ઇન્ફાઇનાઇટ સુધી જઈ શકતો નથી અને આનું કારણ જે પણ હોય તે છે તે કોઈપણ દિશામાં જાય g વેલ્યુ વિશે વિચારોધારો કે ત્યાં એક નોડ છે કે આપણે તેને n 1 અથવા બીજું કંઈક કહીશું જે ઓપન લિસ્ટ માં છે તેથી આપણે કહી શકીએ કે ઓપન લિસ્ટ આ પ્રકારનું દેખાઈ રહ્યું છે તમારે ગોલ નોડ તરફ જવાનો ઇનકાર કરવો પડશે પરંતુ નોડ n 1 g મૂલ્ય છે અહીંથી માર્ગની લંબાઈ સુધી પણ આ નોડ નું મૂલ્ય શું હશે તેથી આપણે કહીએ છીએ કે આ નોડ n 1 પસંદ કરે છે જો તેની પાસે અન્ય કોઈ નોડ હોય તો આપણે n 2 એકત્રિત કરવું જોઈએ અને પછી તે n 3 પસંદ કરે છે શું તે બીજી દિશામાં આગળ વધતું રહેશે કારણ કે g કારણ કે માર્ગો સતત તે બીજી દિશામાં લાંબા અને લાંબા થઈ રહ્યા છે g વૅલ્યુ તે પોઇન્ટ સુધીના માર્ગની લંબાઈ છે અને કોઈક તબક્કે f વેલ્યુ ખૂબ નાનું થઈ જશે આ એક એવી સ્થિતિ છે જેમાંથી આપણી પાસે જે માર્ગ છે તેની એજ પોઝિટિવ ખર્ચ ધરાવે છે તેથી જો તમે કોઈ દિશામાં જાઓ અને તમારી કિંમત એક તબક્કે બની જશે આ gનું મૂલ્ય શું છે જે એક તબક્કે ઓપન છે અને તમામ નોડેસ તેના માર્ગો પર હશે જે આના કરતા લાંબા છે અથવા બીજી રીતે તેના વિશે વિચારવા માટેફક્ત મર્યાદિત સંખ્યામાં માર્ગો છે જે g ની આ લંબાઈ કરતા ઓછા છે અને જો અલ્ગોરિધમ તે માર્ગોને શોધે છે અને પછી તે g લેશે શું એવું લાગે છે કે તેઓ તેના વિશે આવશ્યકરીતે મૌન છે અમે જે કંઈ કહી રહ્યા છીએ તે એ છે કે જો તમે બીજી દિશામાં જશો તો આ g મૂલ્ય તમારા માર્ગ ખર્ચમાં વધારો કરશે અને યાદ રાખો કે હ્યુરિસ્ટિક ફંકશન તેને અંડરએસ્ટીમેટ કરશે તેથી તમે કોઈ પણ તબક્કે g કોઈક તબક્કે આવશે કોઈ પણ કેસ માટે ખર્ચ ને ઓવરએસ્ટીમેટ કરી શકતા નથી અને કોઈક તબક્કે તે નાનું હશે તેથી તેણે નોડ પસંદ કરવો પડશે ઘણા વર્ષો પહેલાની વાત છે જ્યારે હું ધોરણ 1 ના બાળકોને તે શીખવતો હતો તે હવે પ્રિન્સટનમાં પ્રોફેસર છે અને પોતાનો હાથ ઊંચો કરે છે અને કહે છે કે તે યોગ્ય નથી અને તે કંઈક તમે આ સ્થિતિ સાથે કરો છો તેથી મેં એક ક્ષણે કહ્યું હતું કે ધારી લો કે આ સ્થિતિ એ માર્ગો છે જે e ની એજ છે દરેક એજ ની કિંમત 0 થી વધુ છે

તેથી જ્યાં સુધી એજ કોસ્ટ અસાઈન કરવું શક્ય હોય હું પ્રથમ એજ પર 1 અસાઈન કરું છું 12 થી બીજી એજ 14 થી ત્રીજી એજ 18 થી ચોથી એજ અને 2 ડિવાઇડ કરવાનું ચાલુ રાખીશ શું થશે મારી પાસે એક ઇન્ફાઇનાઇટ માર્ગ મળશે જેની કુલ માર્ગ લંબાઈ ફાઇનાઇટ હશે અને તે આ g ના મૂલ્ય કરતા ઓછું હશે જેનો અર્થ એ છે કે તે ઇન્ફાઇનાઇટ માર્ગ પર ફસાઈ જશે જેની કુલ કિંમત ફાઇનાઇટ છે તેથી આ એવું છે કે તમે જાણો છો કે તે એપિડેમિક વિરોધાભાસ છે તમે જે કહો છો તે કાચબો સસલાને કહે છે કે જો તમે મને સો મીટરની લીડ આપો છો તો તમે મને ક્યારેય હરાવી શકતા નથી અને આ દલીલ નીચે મુજબ છે તેથી આપણે કહી શકીએ કે સસલું પ્રારંભિક બિંદુ પર છે અને કાચબો 100 મીટર દૂર છે કાચબો કહે છે તે સમયે જ્યારે તમે આ 100 મીટર પોઇન્ટ પર આવો છો ત્યારે મારે એક બિંદુ પર જવું પડશે અમે તેને x 1 કહી શકીએ છીએ અને તમે તે બિંદુ x 1 પર આવો ત્યાં સુધીમાં મારે x 2 પર જવું પડશે અને જ્યારે તમે x 2 પર પહોંચો ત્યારે મારે x 3 સુધી પહોંચવું પડશે અને તે ખરેખર અસ્પષ્ટ રીતે ચાલુ રહેશે જેથી તમે મને ક્યારેય પાછળ છોડી શકશો નહીં તેથી ચિત્રમાં આવેલા વિરોધાભાસોમાંથી 1 છે અને જો તમે ઓર્બિટલના નાની એજના ખર્ચને આવશ્યક રીતે મંજૂરી આપવા જાઓ તો આવું જ કંઈક થશે તેથી જો તમે ઓર્બિટલના નાની એજના એજ ખર્ચને મંજૂરી ન આપી શકો તો આવું નહીં થાય તેથી જ્યાં સાચી કન્ડિશન 0 થી વધુ નથી પરંતુ કેટલીક પોઝિટિવ વેલ્યુ કરતા વધુ છે અને જ્યાં સુધી એવું છે તે ઇન્ફાઇનાઇટ હોઈ શકે નહીં ખાસ કરીને નાનું આ ઉપરાંત એ પોઇન્ટ પર કે દરેક માર્ગ જે અનુભવે છે તે આ g સુધીનો માર્ગ મોટો થાય છે અને પછી તેમાં g આવશે તેથી હું લઈશ કે આ મુદ્દો સ્વીકારવામાં આવ્યો છે તો આપણે અત્યાર સુધી શું કર્યું છે અત્યાર સુધી અમે સ્ટેટમેન્ટ 1 થી સ્ટેટમેન્ટ ૩ સુધી કહ્યું છે સ્ટેટમેન્ટ 1 મુજબ એલ્ગોરિધમ્સ હંમેશાં સમાપ્ત કરવામાં આવે છે 3 નો અર્થ એ છે કે જો ગોલ તરફનો માર્ગ હોય તો તે ગોલ માટેનો માર્ગ શોધી કાઢશે હવે અમે કહી રહ્યા છીએ કે તે હંમેશાં ગોલ માટે શ્રેષ્ઠ માર્ગ આપશે અને તેની વચ્ચે ખૂબ જ સરળ દલીલ છે આ દલીલ નીચે મુજબ છે કે હું અહીં તેનો પુરાવો લખીશ ચાલો આપણે જોઈએ કે A નોન ઓપ્ટિમલ માર્ગ સાથે સમાપ્ત થયો છે તેનો અર્થ એ કે તેની ગોલ સુધી પોંહચવાના કેટલાક માર્ગો મળી આવ્યા છે જેનું મૂલ્ય g છે તેથી હું કહી શકું છું કે g1 f યાદ રાખો કે f એ શ્રેષ્ઠ માર્ગ છે જ્યાં પણ તમે સ્ટાર નો ઉપયોગ કરો છો તે ભલે આપણે તેનું મૂલ્ય જાણતા હોઈએ કે નહિ પરંતુ તે શ્રેષ્ઠ માર્ગ છે તેમ છતાં અમે કહી રહ્યા છીએ કે ચાલો આપણે વિરોધાભાસ ને સાબિત કરીએ કે A ગોલ નોડ g1 ને પસંદ કરીને સમાપ્ત થાય છે જેની g વૅલ્યુ ઓપ્ટિમલ કોસ્ટ કરતા ધરાવે છે અને હું હવે એક નિવેદન આપવા માંગુ છું કે તે થઈ શકતું નથી હું તમને પૂછું છું તે કેમ ન થઈ શકે તે નોન ઓપ્ટિમલ માર્ગ શોધીને શા માટે સમાપ્ત કરી શકતું નથી જો તે પસંદ કરેલ ગોલ નોડ હોય તો તે તેના અલ્ગોરિધમ્સને સમાપ્ત કરશે તે તમારા અલ્ગોરિધમ્સ જેવું છે તમારે યાદ રાખવું જોઈએ જો તે ઓપન માટે ગોલ નોડ પસંદ કરે છે તો તેનો અર્થ એ છે કે તે સમાપ્ત થઈ ગયું છે તે કહેશે મને એક ગોલ અને એવું કંઈક બીજું મળ્યું છે હવે આપણે કહી શકીએ કે ગોલ નોડ g 1 પસંદ કરીને તેને સમાપ્ત થવા દો તેનો ખર્ચ ઓપ્ટિમલ કોસ્ટ કરતા વધુ છે યાદ રાખો ff f અને હકીકત માં આ નોડ પર કોઈપણ મૂલ્યના સ્ટાર નું બધા માટે સમાન મૂલ્ય છે તે શ્રેષ્ઠ છે તે શ્રેષ્ઠ માર્ગનો ખર્ચ થશે તેથી અમે કહી રહ્યા છીએ કે ધારો કે કોઈ A એક વેલ્યુ પસંદ કરતા સમાપ્ત થાય છે જે ઓપ્ટિમલ કોસ્ટ કરતા વધુ હોય હવે હું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું કે આપણે એવું અનુમાન લગાવી શકતા નથી મારો મતલબ છે કે કોઈ મોટો પુરાવો નથી અથવા કંઈક એવું નથી કે તે ફક્ત એક જ સ્ટેટમેન્ટ છે કે તે ક્યારેય આવી નોડ પસંદ કરી શકશે નહીં અને તેને સમાપ્ત કરી શકશે નહીં જો તમે અહીં લખેલું સ્ટેટમેન્ટ નંબર બે જુઓ તો દરેક સ્ટેટમેન્ટનું કારણ છે સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે સમાપ્તિ પહેલાં દરેક પોઇન્ટ પર નોડ n છે જે શ્રેષ્ઠ માર્ગ પર છે અને જેની f વેલ્યુ f છે તેથી સરળ જવાબ એ છે કે તે કરી શકતો નથી કારણ કે n ને એટલું સરળ રીતે પસંદ કરશે જેવું અલ્ગોરિધમ્સ કહે છે કે સૌથી નીચી f કિંમતમાંથી એક પસંદ કરો તેથી કલ્પના કરો કે આ ગોલ g 1 ને પસંદ કર્યા પછી તેને સમાપ્ત કરવામાં આવશે ગોલ g 1 ની કિંમત f કરતા વધુ છે તેથી તે ક્યારેય પ્રીયોરીટી ક્યુ ના હેડ પર નહીં હોય કારણ કે અમે કહ્યું છે કે સમાપ્તિ પહેલાં તમામ પોઇન્ટ પર નોડ n હંમેશાં હોય છે જે શ્રેષ્ઠ માર્ગ પર હોય છે અને જે ઓપન છે તેથી f આ n ઓપન પર છે અને તેનું મૂલ્ય f કરતા ઓછું છે તેથી A આ 2 નોડ્સ માંથી 1 પસંદ કરે છે જેનું મૂલ્ય f કરતાં ઓછું અથવા સમાન છે અને બીજું જેનું મૂલ્ય ચોક્કસપણે f કરતાં વધુ છે યાદ રાખો કે મેં g લખ્યું છે મારે f લખવું જોઈએ બંને એક જ વસ્તુ છે કારણ કે fg0 કારણ કે h 0 છે તેથી તમે f અથવા g લખી શકો છો એનો કોઈ અર્થ નથી કેમ કે બંને એક જ વસ્તુ છે તેથી જો A આ બે નોડ્સ n અને g 1 માંથી પસંદ કરવાનું હોય તોતે n પસંદ કરે છે જેનો અર્થ એ છે કે તે આ રીતે g 1 પસંદ કરીને સમાપ્ત નહીં થાય તેથી તે એકમાત્ર સમય છે જ્યારે તે ગોલ નોડ પસંદ કરી શકે છે જે ઓપ્ટિમલ કોસ્ટ નોડ જેટલું સારું હોય તેથી તે હંમેશાં ફક્ત શ્રેષ્ઠ માર્ગ સાથે સમાપ્ત થશે શું તે બરાબર છે તેથી હવે અમે વધુ 1 પ્રોપર્ટી જોવા માંગીએ છીએ તેથી જે પ્રોપર્ટી ની વાત કરું છું તે પહેલાંનું બીજું સ્ટેટમેન્ટ જેની હું વાત કરી રહ્યો છું તે એ છે કે દરેક નોડ N જે A પસંદ કરે છે તેનું f હંમેશાં મહત્તમ ખર્ચ કરતા ઓછું હોય છે તેથી અમે કહી રહ્યા છીએ કે A એવો નોડ પસંદ કરશે કરશે જેની કિંમત ઓપ્ટિમલ કરતા ઓછી હોય આ બધું એ હકીકતથી આવી રહ્યું છે કે હ્યુરિસ્ટિક ફંક્શન અંડરએસ્ટીમેટ કરે છે તેથી તમને બતાવવામાં આવ્યું છે કે એવા નોડ્સનો ખર્ચ ઓપ્ટિકલ કોસ્ટ કરતા ઓછો રહશે અથવા ઓછો હશે અને હવે અમે તે જ દલીલ કરી રહ્યા છીએ જે અમે કેસ 4 માટે કરી હતી જો F નોડ n પસંદ કરે છે તો તે હંમેશાં n કરતા સારો હોવો જોઈએ કારણ કે તેણે n પસંદ કર્યો છે અને જો તે n કરતા વધુ સારું છે તો તે f કરતા ઓછું અથવા સમાન હોવું જોઈએ તેથી તે હંમેશાં ફક્ત એવા નોડ્સ પસંદ કરે છે જે ઓપ્ટિમલ કોસ્ટ જેટલું અથવા તેના કરતા સારું હોય L 6 એક સવાલ છે હવે આપણે બે ફંકશન થવા દો આપણે કહીએ કે h2 h1 કરતા વધુ જાણકાર છે જો બધા નોડ્સ h2 h1 હોય તેથી જો હ્યુરિસ્ટિક વેલ્યુ h2 h1 હોય તો આપણે કહીએ છીએ કે h2 વધુ જાણકાર છે આપણે ફક્ત એક વ્યાખ્યા કહીએ છીએ કે જો તે કેસ હોય તો દરેક નોડ જે a2 માંથી બતાવવામાં આવ્યું છે અને a2 એ Aનું એક વર્ઝન જ છે જે આ h2 ફંક્શનનો ઉપયોગ કરી રહ્યું છે તે પણ A 1 દ્વારા જોવામાં આવે છે તેથી આપણે કહી શકીએ કે અમારી પાસે A એલ્ગોરિધમ્સના બે વર્ઝન છે એક કે જેમાં h2 ફંકશન હ્યુરિસ્ટિક ફંક્શનનોનો ઉપયોગ કરે છે અને બીજું h1 જે હ્યુરિસ્ટિક ફંક્શનનો ઉપયોગ કરે છે અને h2 હંમેશાં h1 કરતા મોટો હોય છે પછી આપણે કહીએ છીએ કે h2 પાસે h1 કરતા વધુ માહિતી છે તો ચાલો એક કિસ્સો લઈએ જ્યારે h1 0 છે ત્યારે તે હંમેશાં વિચારે છે ખર્ચ 0 છે અને h2 વિચારે છે કે તે વેલ્યુ ઓછામાં ઓછી હોય અમે અહીં સાબિત કરવા માંગીએ છીએ કે જો h2 h1 થી વધુ માહિતી ધરાવતું હોય તો હું લખી શકું છું કે દરેક નોડ જે A2 દ્વારા જોવામાં આવે છે તે A1 દ્વારા પણ જોવામાં આવે છે જેનો અર્થ એ છે કે A2 નોડ્સ ની ઓછી સંખ્યા જોશે જેનો અર્થ એ છે કે સર્ચ સ્પેસ એક નાનો ભાગને શોધે છે તે શોધ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરશે તેથી અમે તે ઇન્ડક્શન દ્વારા સાબિત કરીશું અને આ બધું તે શરૂઆતના નોડ માટે બધી પ્રોપર્ટી યોગ્ય રીતે કરે છે તો આપણે કઈ પ્રોપર્ટી સાબિત કરવા માંગીએ છીએ તે એ છે કે જો A 2 કોઈ નોડ જુએ છે તો A 1 પણ તે નોડ જુએ છે જો આપણે તેને સાબિત કરવા માંગીએ છીએ તો અમે આ પ્રોપર્ટી ને લઈશું તો જો A2 નોડ A1 તરફ જોઈ છે કેમ સ્ટાર કારણ કે બંને એડમિસિસિબલ છે પરિસ્થિતિ નીચે મુજબ છે આપેલા નોડ n માટે એક બેન્ડ જે 0 થી h સુધી છે અમે અહીં જે કહી રહ્યા છીએ તે એ છે કે h2 અહીં ક્યાંક છે અને h1 અહીં ક્યાંક છે જેનો અર્થ શ્રેષ્ઠ મૂલ્યની નજીક છે તેના કરતા વધુ જાણકાર છે અને અમે સાબિત કરવા માંગીએ છીએ કે જો આ પરિસ્થિતિ છે તો પછી h2 અલ્ગોરિથમ થી સર્ચ સ્પેસ ને શોઘીએ છીએ તે સર્ચ સ્પેસ h1 અલગરોરીથમ કરતા નાનું હશે અને અમે તેને ઇન્ડક્શન સાથે સાબિત કરીશું તેથી તમે તે s માટે જોઈ શકો છો તેથી અમે તેને સ્ટેટમેન્ટ p કહીએ છીએ તેથી તમે તે s માટે જોઈ શકો છો તેથી અમે નિવેદનને પી કહીએ છીએ તેથી p એ s માટે સાચું છે જે એક શરૂઆતનો નોડ છે તેથી અમે ફક્ત એટલું જ કહી રહ્યા છીએ કે જો a2 અને a1 શરૂઆતની નોડ જુએ છે અને શરૂઆત પણ જોશે જે ખરેખર સાચું છે કારણ કે બંને એલ્ગોરિધમ્સ છે A હંમેશાં શરૂઆતની નોડ પસંદ કરી ને શરુ થાય છે તેથી બીજો ભાગ પૂર્વધારણા છે જે કહે છે કે ચાલો તેથી હું આ આખા સ્ટેટમેન્ટ માટે આનો ઉપયોગ કરીશ તેથી તેના બદલે મારે કહેવું જોઈએ કે કોઈ પણ નોડ સમાન છે તેથી માનો કે p ડેપ્થ k 1 અથવા ડેપ્થ k માટે સાચું છે હવે અમે બતાવવા માંગીએ છીએ કે ડેપ્યુટી k માટે પણ આ સાચું છે ઇન્ડક્શન સ્ટેપ કેટલા છે અને અને આ તમે વિરોધાભાસથી કરશો તેથી માનો કે ડેપ્થ k1 પર એક નોડ n છે જે તે A2 દ્વારા પસંદ કરવામાં આવે છે અને ધારે છે કે A1 પસંદ કર્યા વિના સમાપ્ત થાય છે તેથી ઇન્ડક્શન સ્ટેપ તમે વિરોધાભાસથી કરશો તેથી અમે અહીં માની રહ્યા છીએ કે ડેપ્થ k1 પર એક નોડ N અને અમે કહી રહ્યા છીએ કે A2 એ નોડ પસંદ કર્યું છે પરંતુ A1 નોડ પસંદ કર્યા વિના સમાપ્ત કરવામાં આવ્યો છે જેનો અર્થ A1 એ ગોલ માટે માર્ગ શોધી લીધો છે તેથી હવે તમે આ વેલ્યુ જુઓ f2g2h2 તેથી આપણે આને h2 તરીકે લખી શકીએ છીએ અને આ f કરતા ઓછું છે યાદ રાખો કે તમે જે કોઈ પણ નોડ લો છો તે સ્ટેટમેન્ટ 5 જે તેને જુએ છે કે જેની આ કિંમત f કરતા ઓછી હશે તેથી અમે ફક્ત f લખી રહ્યા છીએ તે f1 અથવા f2 થી કોઈ ફરક પડતો નથી તે શ્રેષ્ઠ ખર્ચ f છે જે શ્રેષ્ઠ ખર્ચ થી શરૂ થાય છે તેથી આપણે આ લખી શકીએ છીએ h2 f g2 હવે સ્ટાર પણ આ નોડ n પસંદ કર્યા વિના સમાપ્ત થાય છે જેનો અર્થ એ છે કે f f તે f થી ઓછું ન હોઈ શકે કારણ કે A1 સ્ટાર સમાપ્ત થઈ ગયો છે અને તે ઓપ્ટિમલ કોસ્ટ સાથે નોડ પસંદ કરીને સમાપ્ત થઈ જશે અને તે નોડ N પસંદ કર્યું નથી તેથી તે સમાન અસમાનતા ધરાવતી હોવી જોઈએ પરંતુ તેમાં તે ઓછું ન હોવું જોઈએ તેથી આપણે તેને ફરીથી લખી શકીએ છીએ હું ફક્ત તેને ફરીથી આ રીતે લખી રહ્યો છું f g1h1 હું ફક્ત તેને ફરીથી લખી રહ્યો છું જેમાં f1 ને g1h1 થી બદલી રહ્યો છું અને ઓપરેટર ના ચિહ્નને ઉલટાવી દીધું છે તેથી હવે હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે g1 અને g2 વચ્ચે શું સંબંધ છે અને જો મારે સમાનતા મુકવી હોય તો મારે શું મૂકવું જોઈએ અથવા કોને સમાન હોવું જોઈએ તો મારે શું મૂકવું જોઈએ તેમાં કયું સિમ્બોલ દાખલ કરવું જોઈએ ફકત તમે જ એવું કહી રહ્યા છો કે g2 બરાબર કરતાં મોટું છે બીજા કેસ કેમ છે શ્રેષ્ઠ બનવાની જરૂર છે ત્યાં ફક્ત A2 દ્વારા અત્યાર સુધી જોવા મળેલો માર્ગ તમને બરાબર ન મળી રહ્યો હોય તે શ્રેષ્ઠ હોવો જરૂરી નથી પરંતુ તમારે યાદ રાખવું જોઈએ કે આ કન્ડિશન ડેપ્થ k સુધી સાચી છે જ્યાં સુધી ઇન્ડક્શન હાયપોથેસિસ છે જેનો અર્થ એ છે કે દરેક નોડ જે A2 દ્વારા ડેપ્થ k સુધી જોઈ શકાય છે તે A1 દ્વારા પણ જોવામાં આવે છે તેથી જે માર્ગ A2 એ શોધ્યો હશે તે A1 એ પણ જોયો હશે પણ A1 એ બીજા પણ માર્ગ જોયા હશે જે એની સમાન હશે પણ આપણે કહી રહ્યા છે કે તે આના બરાબર હોવું જરૂરી નથી તેથી જો આ તેના કરતા મોટું હોય તો શક્ય છે કે A1 ને N સુધી નો ટૂંકો માર્ગ મળશે કારણ કે તે N સુધી ના માર્ગ પર વધુ નોડ્સ ને શોધે છે તે હંમેશાં કહી શકાય છે તેથી આ આખા પ્રયોગ નો મુદ્દો એ છે કે આપણે તેને g2 થી બદલી શકીએ છીએ આપણે તેને ફરીથી લખી શકીએ છીએ કારણ કે આપણે તેને g2 h1 સાથે બદલી શકીએ છીએ જેનો અર્થ એ છે કે આપણે તેને f g2 h1 લખી શકીએ છીએ તેથી મેં હમણાં જ ડાબી બાજુ પર g2 લખ્યું છે અને સ્ટેટમેન્ટ ફરીથી લખ્યું છે તેથી મારી પાસે f g2 h1 છે N એ નોડ છે જે પસંદ કર્યો નથી આ કારણે આપણે તેને અસમાનતામાં લખીએ છીએ અહીં અમે એ જ વાત કહી છે કે તે તેના કરતા ઓછી છે અને અહીં ફક્ત ટ્રાન્સિવિટી દ્વારા h2 h1 જે વિરોધાભાસ બતાવે છે કારણ કે અમે h2 h1 ધાર્યું હતું અને અહીં અમે કહ્યું છે કે જો આ ફક્ત ધારણા છે તો A1 N પસંદ કાર્ય વિના સમાપ્ત થાય છે અને તેથી તે મૂળ સ્ટેટમેન્ટ પર વિરોધાભાસ સાથે આ સ્ટેટમેન્ટ માટે પસંદ કરવામાં આવ્યું હતું તેથી આવું ન હોઈ શકે અને તેને પસંદ કર્યા વિના સમાપ્ત કરી શકાતું નથી જેનો અર્થ એ છે કે જો A2 એ આ નોડ N પસંદ કર્યું હોય તો A1 એ પણ આ નોડ પસંદ કરવો જોઈએ અને અમે શું સ્ટેટમેન્ટ આપી રહ્યા છીએ અમે કહી રહ્યા છીએ કે A2 દ્વારા જોવામાં આવેલ દરેક નોડ A1 દ્વારા પણ જોવામાં આવશે તેથી અસર એ છે કે A2 દ્વારા શોધવામાં આવેલી જગ્યા જરૂરી નથી કે સમાવેશ કરેલી હોય પરંતુ A2 દ્વારા શોધવામાં આવેલી જગ્યામાં સમાવેશ કરેલી હોય શકે છે તેથી તે હંમેશાં વધુ સારી રીતે હ્યુરિસ્ટિક ફંકશન કરવા માટે જગ્યા છે h1 h2 જેટલું ઊંચું તેટલું વધુ સારું અહીં કોઈ પ્રશ્નો છે તેથી અહીં જોવા માટે બીજી પ્રોપર્ટી છે જેને જોવાની જરૂર છે પરંતુ અમે તે આગામી વર્ગ માં કરીશું તેથી હવે અહીં હું બંધ કરું છું અને એક પ્રકારે આ A પર પાછો આવીશ અને તેના વર્તન વિશે આગળના વર્ગમાં ઝડપી પુનરાવર્તન કરીશું અને પછી ફરીથી શરુ કરીશું તેથી હું હવે અહીં જ અટકીશ